નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે મારું નામ છે ડો બિપ્લબ દત્તા અહીં મારી સંપર્ક વિગતો આપવામાં આવી છે જો તમારે કોઇ પ્રતિસાદ મોકલવા હોય તો તેમનો જવાબ આપવામાં મને ખૂબ આનંદ થશે આજના વર્ગમાં આપણે સેવા પુનઃપ્રાપ્તિના સંચાલન પર ચર્ચા કરીશું હવે સેવાઓને ની પુનઃપ્રાપ્તિ શું છે અગાઉના વર્ગમાં આપણે સેવાઓની ગુણવત્તા અને મૂલ્ય વિતરણ વિશે ચર્ચા કરી તમે એ વાતની નોંધ લીધી હશે કે ગ્રાહકોને સંતોષવા અને જાળવી રાખવા માટે તેમને સાચી સેવાઓ પહોચાડવી જરૂરી છે પરંતુ જો સેવા કંપનીઓ દ્વારા વિતરણમાં ભૂલો થાય તો તેના પરિણામે ગ્રાહકો અસંતુષ્ટ હોય છે આવા કિસ્સામાં સેવા કંપનીઓએ સેવાનું પરિણામ શક્ય હોય તેટલું વહેલું ગ્રાહકોને પહોંચાડવુ જોઈએ જેથી કરીને ગ્રાહકો સેવા ખરીદી ન છોડે અથવા સ્પર્ધક કંપની પાસેથી સેવા ખરીદીની શરુંઆત ન કરે આ પ્રક્રિયાને સેવા પુન પ્રાપ્તિ કહેવામાં આવે છે જેની ચર્ચા નીચેના વિભાગમાં વિગતવાર રીતે કરવામાં આવી છે સેવા કંપની સેવા વિતરણમાં જો કોઈ ભૂલ કરે અને ગ્રાહક તેના વિષે ફરિયાદ કરે તો સેવા કંપનીએ સેવા પુન પ્રાપ્તિની પ્રક્રિયા કરવી પડે સેવા કંપનીએ પોતાની ભૂલ સુધારવા માટે અને ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એવા પગલાં ભરવા જોઇએ જેથી કરીને ગ્રાહક સેવા વિતરણથી સંતુષ્ટ હોય સેવા કંપનીએ કેવા પગલા લેવા જોઈએ સેવા કંપનીએ ગ્રાહકોની ફરિયાદને ધ્યાનપૂર્વક સાંભળીને સેવા વિતરણમાં થયેલી ભૂલો અને તેના પરિણામોને સમજવો જોઈએ સેવા કંપનીએ ગ્રાહકોને સેવા વિતરણમાં થનાર સમસ્યાનું કારણ જણાવવું જોઈએ અને ગ્રાહકને થયેલી પરેશાની માટે માફી માગવી જોઇએ સેવા કંપનીએ ગ્રાહકોની વ્યાજબી અને પૂર્ણ થાય તેવી વિનંતીને સ્વીકારવી જોઈએ ગ્રાહકોને તેમની જરૂરિયાત પૂરી થાય એ અનુસાર સેવા પસંદગી આપવી જોઈએ અને ગ્રાહકોને થતી અસુવિધાને બદલે થોડી વધારે ગુણવત્તાવાળી સેવા આપવી જોઈએ તેથી જ સેવા કંપનીએ એ વાત યાદ રાખવી જોઈએ કે ગ્રાહકની ફરિયાદ એ સેવાને સુધારવાની તક છે અને તે ભવિષ્યની સેવા વિતરણની પ્રક્રિયાને ક્ષતિમુક્ત બનાવે છે સેવા કર્મચારીઓ ગ્રાહકની અવગણના ન કરવી જોઈએ તેઓને રાહ ન જોવડાવવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું ખોટું કે અજુગતું વર્તન ન કરવું જોઈએ સેવા કર્મચારીઓએ ગ્રાહકોને દોષ ન આપવો જોઈએ ઉપરાંત સેવા કર્મચારીઓએ પોતાને બચાવવા માટે ગ્રાહકોને સેવા પ્રક્રિયામાં અવરોધ ઉભો ન કરવો જોઇએ તેમજ સેવા પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને આંશિક રીતે પૂર્ણ કરીને સેવાનું મૂલ્ય ઓછું કરવું જોઈએ નહીં એક ગ્રાહક 15થી વધારે લોકો સાથે પોતાનો ખરાબ અનુભવ વિશે વાત કરે છે જ્યારે ફક્ત પાંચ જ લોકો સાથે સારા અનુભવ વિશે વાત કરે છે પરંતુ હવે એવી સ્થિતિ છે કે જ્યારે ગ્રાહકોને સેવાની પુનઃપ્રાપ્તિ થાય છે ત્યારે તેઓ લોકો સાથે ફક્ત સેવા પુન પ્રાપ્તિની જ વાતો કરે છે કારણ કે પહેલા કરતા અત્યારે ગ્રાહકો ખુશ છે તેથી એવું કહી શકાય કે સેવા માર્કેટિંગના વ્યક્તિઓ માટે સેવા પુનઃપ્રાપ્તિ એક મહત્વપૂર્ણ સાધન છે જેની મદદથી જો સેવા કર્મચારી ગ્રાહકને ખુશ ન કરી શકે પણ ગ્રાહકને સંતોષી જરૂર શકે છે તેથી સેવા માર્કેટર્સે ક્યારેય સેવા પુનઃપ્રાપ્તિની અવગણના કરવી જોઈએ નહીં ઘણા કિસ્સામાં સેવા કર્મચારીઓ એવા ગ્રાહકોનો સામનો કરવો પડે છે જે ગેરવ્યાજબી માંગણીઓ કરીને સેવા કર્મચારીઓ માટે સમસ્યા ઊભી કરે છે આવા સંજોગોમાં સેવા કર્મચારીઓને ગ્રાહકની જરૂરિયાત સાંભળવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ સેવા કર્મચારીએ ગ્રાહકોને સેવાની નીતિઓ સમજાવી જોઈએ અને તેમ છતાં ગ્રાહકો અયોગ્ય માંગણી કરે તો ગ્રાહકોને છોડી દેવા જોઈએ સેવા કર્મચારીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાહકનું ગેરવ્યાજબી વર્તન ન તો સેવા કર્મચારીઓને વ્યક્તિગત રીતે અસર કરી શકે છે અને ન તો સેવાના અન્ય ગ્રાહકોને અસર કરે છે તો આ વર્ગમાં આપણે સેવા પુનઃપ્રાપ્તિના મુદ્દાની ચર્ચા કરી આગામી વર્ગમાં આપણે ગ્રાહકોને બિનશરતી સેવા ગેરંટી પૂરી પાડવાના મુદ્દાની ચર્ચા કરીશું મને સાંભળવા બદલ આપનો આભાર તમારો દિવસ શુભ રહે